તો એન્જીનિયરિંગ ગણિત ૧ વિષયના બીજા પ્રવચનમાં આપનું સ્વાગત છે અને આજે આપણે મીન વેલ્યુ થીયોરમ વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે પહેલા આવરી લેવામાં આવેલ કન્સેપ્ટ માંથી જોઈએ તો આપણે લેન્ગ્રેજે મીન વેલ્યુ થીયોરમ ની ચર્ચા કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ જે અગાઉના વ્યાખ્યાનનું વિસ્તરણ છે જ્યાં આપણે રોલ્સ થીયોરમ નો અભ્યાસ કર્યો છે અને બીજું સામાન્યીકૃત મીન વેલ્યુ થીયોરમ અથવા કાઉચી મીન વેલ્યુ થીયોરમ છે જેની ચર્ચા પણ આજના વ્યાખ્યાનમાં કરવામાં આવશે તેથી ચાલો હું પાછલા વ્યાખ્યાનમાંથી યાદ કરું તેથી જો ફંક્શન f એ ક્લોઝ ઈંટરવલ a b માં કંટીન્યુઅસ અને ઓપન ઈંટરવલ a b માં ડિફ્રેન્સીએબલ છે અને ફંક્શન વેલ્યુ પોઈંટ a અને પોઈંટ b પર છે તેથી ઈંટરવલ ના અંતર્ગત બંને પોઈંટ સમાન છે પછી ઓપન ઈંટરવલ a b માં એક નંબર c નો અસ્તિત્વ છે કે જે પોઈંટ પર ડેરીવેટીવ વેનીશ થઈ જાય છે ભૌમિતિક અર્થઘટન આ આંકડાથી સ્પષ્ટ છે તો આપણી પાસે ફંકશન f છે જે કંટીન્યુઅસ અને ડિફ્રેન્સીએબલ છે અને a અને b પર ફંકશન વેલ્યુ સમાન હોય છે તે પછી અહીં એક પોઈંટ c અસ્તિત્વમાં છે જ્યાં ટેંન્જેટ x અક્ષની સમાંતર છે તેથી હવે લગ્રેંજમાં આવતા મીન વેલ્યુ થીયોરમની ફંક્શન f છે જે રોલ્સ થીયોરમના અગાઉની કંડીશન મુજબ કંટીન્યુઅસ છે અને ઓપન ઈંટરવલ a b માં ડીફરેન્સીએબલ છે ત્રીજી શરત જ્યાં ફંક્શન બે અંતિમ પોઈંટ પર સમાન હતું તે અહીં આવશ્યક નથી તેથી તે વધુ જનરેલ અને ઓછી પ્રતિબંધિત છે અને તે કિસ્સામાં ફરીથી ઓપન ઈંટરવલ a b માં ઓછામાં ઓછા એક નંબર c નો અસ્તિત્વ છે જેમ કે અહીં આ ભાગ f b f ab a જે c પોઈંટ પરના ડેરીવેટીવ ડેરિવેટિવ ની બરાબર છે તો ચાલો આપણે પહેલા આ લેગ્રેંજ મીન વેલ્યુ મીન વેલ્યુ થીયોરમની ભૌમિતિક અર્થઘટનની ચર્ચા કરીએ તેથી જો આપણી પાસે કોઈ ફંક્શન હોય જે કેટલાક ઈંટરવલ ab માં કંટીન્યુઅસ અને ડિફરન્ટિએબલ હોય તો ચાલો એક નજર કરીએ કે અહીં આ ક્વોશન્ટ શું છે તેથી જો તમે આ બે પોઈંટ a પર b પર f ને જોડશો તો આપણને આ લાઇન સેગમેન્ટ મળે છે તો આ લાઇન સેગમેન્ટનો સ્લોપ શું છે ચાલો ગણતરી કરીએ તેથી આ કિસ્સામાં જો હું અહીં આ ત્રિકોણ દોરુ તો અહીંની ઉંચાઈ f હશે કારણ કે અહીંથી આ પોઈંટ સુધીનું અંતર f છે અને આ પોઈંટ થી અહીંનું આ અંતર f છે તો f f આ ત્રિકોણની આ ઉંચાઇ છે અને અહીંનો આધાર બેઝ b a છે કારણ કે આ પોઈંટ સુધી b અને આ પોઈંટ સુધી અહીં આ પોઈંટ ના કો ઓર્ડીનેટ f છે તો અહીં આ અંતર b a છે અને આ f - f છે તેથી અહીં આ ભાગો f - f એ b - a હતા જે સમાંતરે ભાગાકાર કરેલ હતા તે આ કાટખૂણે આ ખૂણાની સ્પર્શશીલ ટેંજેન્ટ છે તેથી મૂળભૂત રીતે આ અભિવ્યક્તિ અહીં f f એ b - a હતી તે આ લાઈન સેગમેન્ટનો સ્લોપ છે જે આપણે હવે a કર્વ ના આ બંને અંતિમ પોઈંટ ને જોડીને દોર્યું છે અને આ થીયોરમ શું કહે છે કે આ f પ્રાઇમ c ની બરાબર હશે તેથી ડોમેન a થી b માં કેટલાક પોઈંટ તરફનો સ્લોપ તેથી ભૌમિતિક અર્થ એ છે કે તેઓ ઓછામાં ઓછો એક ટેન્જેંટ હશે આ સ્પેશ્યલ કેસમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય ટેન્જેંટ જે આ લાઈન સેગમેન્ટને સમાંતર છે તેથી આ લેન્ગ્રેજ મીન વેલ્યુ થીયોરમ કહે છે કે ઓછામાં ઓછો એક પોઈંટ હશે જ્યાં ટેન્જેંટ આ રેખાના સમાંતર હશે આ બે પોઈંટ કર્વ ના અંતિમ પોઈંટ ઓ સાથે જોડાય છે તેથી જેમ કે મેં અહીં અન્ય શબ્દોમાં લખ્યું છે ત્યાં આ ઈંટરવલ માં ઓછામાં ઓછું એક ટેંજેન્ટ છે જે લાઈન સેગ્મેન્ટની સમાંતર છે જે કર્વના અંતિમ પોઈંટસ માંથી પસાર થાય છે જો આપણે આ ફંક્શનને ધ્યાનમાં લઈએ તો પુરાવો ખૂબ સરળ છે xfx fb f ab ax તેથી જો તમે આ ફંક્શન પર નજર નાખો તો તે મૂળભૂત રીતે બે ફંક્શન f અને કેટલાક કંટીન્યુઅસ સમય x નો તફાવત છે તેથી જો f ક્લોઝ ઈંટરવલ ab માં કંટીન્યુઅસ છે અને ઓપન ઈંટરવલ ab માં ડીફ્રેન્સીએબલ છે અને x એ પણ એક ફંક્શન છે જે તે ઈંટરવલ્સ માં કંટીન્યુઅસ અને ડીફ્રેન્સીએબલ છે તો પછી આ તફાવત પણ ક્લોઝ ઈંટરવલ ab માં કંટીન્યુઅસ રહેશે અને ઓપન ઈંટરવલ ab માં ડીફ્રેન્સીએબલ રહેશે તેથી આ ફંક્શનની ગોઠવણી માટે કરવામાં આવ્યું છે કારણ કે જો તમે અહીં ગણતરી કરો ઉદાહરણ તરીકે પોઈંટ a પર અને પોઈંટ b પર તો આપણે સમજીશું કે આ બંને મૂલ્યો પણ સમાન છે તેથી એ a પર કંઈ નથી પરંતુ fa fb f ab aa તેથી જો આને સાદું રૂપ આપું તો તે bf a af થશે અને પછી af b a f a ને બાદ કરી તેને b a દ્વારા વિભાજિત કરો તો આ af રદ થઈ જશે અને પછી આપણને b a પર bf a af b મળશે અને હવે જો હું f ની ગણતરી કરું તેથી પછી તમારી પાસે f બાદ કરતા f f અને b a દ્વારા વિભાજીત કરો અને પછી અહીં b તેથી જો હવે આને સરળ બનાવો તો b f b a f b b f bb f ab a તેથી આ સ્થિતિમાં આ b f રદ થાય છે અને આપણે મેળવીએ છીએ b f a a f bb a આની પહેલાના કિસ્સામાં પણ આપણને મળ્યું હતું b f a a f bb a તેથી ફંકશન a અને b પર સમાન વેલ્યુ લઈ રહ્યું છે અને જો આપણે ફરીથી યાદ કરીએ તો રોલ્સRolle's થીયોરમની કંટીન્યુઇટી અને ડિફ્રેન્સીબીલીટી સિવાયની સ્થિતિ હતી જે ફંકશનના અંતિમ બે પોઈંટ પર સમાન વેલ્યુ હોવી જોઈએ તેથી આ કિસ્સામાં આ ફંક્શન f રોલ્સRolle's થીયોરમની બધી શરતોને સંતોષે છે અને તેથી અમે રોલ્સRolle's થીયોરમને આ ϕ વિધેયમાં લાગુ કરી શકીએ છીએ તેથી જો આપણે અહીં ડેરિવેટિવ લઈએ તો હવે આપણને x એ બરાબર x નું ડેરિવેટિવ મળશે જે સ્થિર છે તેથી અહીં f f અને b a દ્વારા વિભાજીત કરતા અને x નું ડેરીવેટીવ 1 થશે રોલ્સRolle's થીયોરમ કહે છે કે ત્યાં એક પોઈંટ હશે જ્યાં ફંક્શનનું ડેરીવેટીવ ૦ હશે તેથી હવે આ કિસ્સામાં જો આપણે રોલ્સRolle's થીયોરમ ને લાગુ કરીશું તો ϕ ૦ હશે કોઈ પોઈંટ c પર આ ઓપન ઈંટરવલ a b માં અને જે ચોક્કસપણે સૂચવે છે કે આ ૦ છે અને તે લેન્ગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ છે કે જે f ની બરાબર fb fb a0 તેથી અહીં લેન્ગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ સાબિત કરવા માટે આ ફંક્શનનું નિર્માણ મહત્વપૂર્ણ હતું અને આ અહીં રોલ્સRolle's થીયોરમની તમામ ગુણધર્મોને સંતોષે છે અને આપણે રોલ્સRolle's થીયોરમને આ ફંક્શન પર લાગુ કરી શકીએ છીએ અને આપણને લેંગરેંજ મીન વેલ્યુ થીયોરમનું ઇચ્છિત પરિણામ મળ્યું છે તેથી ત્યાં એક બીજું સામાન્ય મીન વેલ્યુ થીયોરમ છે જેને કાઉચી મીન વેલ્યુ થીયોરમ કહે છે અહીં આપણે એકને બદલે બે ફંક્શન ધ્યાનમાં લઈશું તેથી જો ફંક્શન f અને g એ ક્લોઝ ઈંટરવલ ab માં કંટીન્યુઅસ અને ઓપન ઈંટરવલ ab માં ડિફ્રેન્સીએબલ હોય અને બીજી શરત છે કે g નું g ઈંટરવલ ની અંદર નાશ પામતું નથી ત્યારે ત્યાં એક પોઈંટ c હશે ઓપન ઈંટરવલ ab માં જેમ કે આ કાઉચી મીન વેલ્યુ થીયોરમ fb fgb g પોઈંટ c પર f અને g ના ડેરીવેટીવના ગુણોત્તર બરાબર છે તેથી અહી પ્રૂફ ફરીથી લગ્રેન્જ મીન વેલ્યુ થીયોરમના અગાઉના પુરાવા જેવું સમાન છે આ કિસ્સામાં આપણે આ ફંક્શન ને સુયોજિત કરીએ અથવા ફંક્શનને એવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ કે આ ϕ એ f f ની બરાબર છે જે આ કાઉચી મીન વેલ્યુ થીયોરમના પરિણામ સાથે આવશે અને તેને g x g a દ્વારા ગુણાકાર કરશે તેથી f અને g ફરીથી સમાન દલીલ છે જ્યાં f અને g ક્લોઝ ઈંટરવલ માં કંટીન્યુઅસ છે અને ઓપન ઈંટરવલ માં ab ડિફ્રેન્સીએબલ છે તેથી આપેલ ઈંટરવલ માં પણ ડીફ્રેનસીએબલ અને કંટીન્યુઅસ છે તદુપરાંત જો આપણે અહીં જોઈએ કે a પર ϕ શું છે તે f f અહીં 0 છે અને g g એ પણ 0 છે તેથી બધું 0 છે તેથી ϕ એ 0 છે અને આ ϕ જે f f અને g છે તો આ g b g a g b g સાથે રદ થશે અને પછી આપણે f b f ને f b f માંથી બાદ કરશું તો તે ફરીથી 0 છે તેથી આ કિસ્સામાં ϕ 0 છે and ϕ પણ 0 છે અને and ϕ રોલ્સRolle's થીયોરમની બધી શરતોને સંતોષે છે અને તેથી આપણે રોલ્સRolle's થીયોરમને આ ϕ ફંક્શનમાં લાગુ કરી શકીએ છીએ તો હવે રોલ્સRolle's થીયોરમનો ઉપયોગ કરતા પહેલા અહીં એક મુદ્દો છે કે આ એક સારી રીતે વ્યાખ્યાયિત કરેલ છે કારણ કે g b g 0 પર ન જવું જોઈએ તેનો અર્થ એ કે g એ g a બરાબર ન હોવો જોઈએ હવે પ્રશ્ન એ છે કે g એ g a ની બરાબર કેમ નથી અમે આ કાઉચી મીન વેલ્યુ થીયોરમની ધારણામાં સીધા આ પ્રકારનું પ્રતિબંધ નથી કર્યું પરંતુ ફરીથી એક વધારાની શરત હતી કે g ઈંટરવલ ની અંદર ક્યાંય પણ નાશ પામશે નહીં તેથી જો આ g એ g ની સમાન છે તો ફરીથી આ કિસ્સામાં આપણે ફંક્શન g પર રોલ્સRolle's થીયોરમને લાગુ કરી શકીએ છીએ જે કહેશે કે અહી ઓપન ઈંટરવલ ab માં એક પોઈંટ c છે જ્યાં ડેરીવેટીવ નષ્ટ થઈ જશે પરંતુ થીયોરમની ધારણા મુજબ ઈંટરવલ ની અંદર g ક્યાંય પણ નષ્ટ થશે નહી તેથી આ સમાન ન હોઈ શકે તેથી હવે આવી પરિસ્થિતિ આવશે નહી જ્યાં g b એ g a ની સમાન આવશે અને આ ઇન્ફિનિટિ બની જશે તેથી ફંકશન સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે અને ફંક્શન ડિફરન્ટિએબલ છે તે કંટીન્યુઅસ છે અને g ϕ બરાબર ϕ છે તેથી રોલ્સRolle's થીયોરમની બધી શરતો આ x ફંક્શન માટે સંતુષ્ટ છે તેથી જો આપણે હવે રોલ્સRolle's થીયોરમને આ ફંક્શનમાં લાગુ કરીએ તો પછી આપણને સમાન પરિણામ મળશે જે અહીં આપવામાં આવ્યું છે કારણકે f નું ડેરીવેટીવ ϕ થશે અને આ કંટીન્યુઅસ રહેશે અને ફરીથી આ અભિવ્યક્તિ ને બાદ કરી અને g નું ડેરીવેટીવ છે તેથી આ ફરીથી શું હશે તેથી ચાલો આ મુદ્દા પર આવીએ તેથી ϕxfx fb fagb gagx અને રોલ્સRolle's થીયોરમ કહે છે કે પોઈંટ x અને પોઈંટ c સમાન છે જે અહી 0 બરાબર છે તેથી પછી આપણે શું મેળવીશું ϕ ને g દ્વારા વિભાજીત કરતા એ બરાબર fb f g g તેથી તે કાઉચી મીન વેલ્યુ થીયોરમ અથવા જનરલાઈઝ મીન વેલ્યુ થીયોરમ છે તેથી અમે હવે ભૌમિતિક અર્થની અથવા કાઉચી મીન વેલ્યુ થીયોરમ ની ચર્ચા કરીશું તેથી અમે આ પેરામેટ્રિક કર્વ ને ધ્યાનમાં લઈએ છીએ જે x g દ્વારા આપવામાં આવે છે જ્યાં g એ આપેલ ફંક્શન છે પરંતુ મેં અહી આ t પરિમાણ રજૂ કર્યું છે જે સામાન્ય રીતે પેરામેટ્રિક કર્વ માટે વપરાય છે અને y બીજા ફંક્શન f ના બરાબર છે અને t આ ક્લોઝ ઈંટરવલ માં a થી b સુધી બદલાશે તેથી આ પેરામેટ્રિક કર્વ ને તમે t ના વેલ્યુને અલગ કરીને શોધી શકો છો તેથી જો ઉદાહરણ તરીકે t a તો આપણી પાસે અહીં આ પોઈંટ નો x અક્ષ g છે અને y અક્ષ f છે તેથી આ પોઈંટ g f અને પછી જો આપણે t ની કિમંત ને બદલીએ તો આપણે મૂળભૂત રીતે આ કર્વ પર આગળ વધીશું અને આપણે અંતિમ પોઈંટ સુધી પહોંચીશું જ્યાં t એ b ની બરાબર થશે જે g f દ્વારા દર્શાવામાં આવશે તેથી હવે ભૌમિતિક અર્થ જે અગાઉ ના લેંગરેંજ મીન વેલ્યુ થીયોરમના પરિણામ સમાન છે તેથી જો આપણે આ બે ભાગોને આ વાક્ય વિભાગ દ્વારા જોડીયે તો પછી આ થીયોરમ કહે છે કે આ લાઇન સેગમેન્ટ ના સ્લોપ ને fb f g b g દ્વારા આપવામાં આવશે કારણ કે અમે અગાઉ ચર્ચા કરી હતી તે જ દલીલોને કારણે તેની ઉંચાઈ f b f હશે અને આ ત્રિકોણનો આધાર g b g હશે તેથી આ લાઇન સેગમેન્ટ નો સ્લોપ છે અને જમણી બાજુ નું કહે છે કે કર્વ પર એક પોઈંટ હશે જ્યાં ટેન્જેન્ટ ભાગ્ય રેખા ની સમાંતર હશે તેથી જો તમે જોશો તો આ f g c કંઈ નથી પરંતુ પોઈંટ c એ ટેંન્જેટ લાઈનનો સ્લોપ છે કારણ કે અહીં કોઈ એક પોઈંટ પર સ્લોપ ની ગણતરી કરતા dydx બરાબર પેરામેટ્રિક કર્વ માટે dydt ના છેદમાં dxdt અથવા y ના છેદમાં x થશે અને આ y મૂળભૂત રીતે f છે તેથી અહીં તમારી પાસે g ની ઉપર f છે અને આ થીયોરમ કહે છે કે ઈંટરવલ માં ક્યાંક એક પોઈંટ હશે કે જેથી t બરાબર c છે તેથી આપણને અહીં આ ટેંન્જેટ લાઇનનો સ્લોપ f તરીકે મળશે કે જે c ના છેદમાં gc છે અને હવે ચાલો હું આ વિષય પર ટૂંકમાં સારાંશ આપીશ કે આપણે જે શીખ્યા છીએ તો આપણે જનરલાઇઝ મીન વેલ્યુ થિયોરમ વિષે ચર્ચા કરી જે fb fagb gafcgc અને હવે શું થશે જો x તેથી g x નો અર્થ એ કે અહીં તમારી પાસે આ g b અને g a અને g અહીં માત્ર 1 થશે તેથી આપણે આ કેસમાં મેળવી શકીએ છીએ લેંગ્રેજ મીન વેલ્યુ થીયોરમ કારણ કે નિર્ણય હશે fb fb afc તેથી આ ખાસ કિસ્સામાં જ્યારે આપણે g x લઈએ ત્યારે લેંગ્રેજ મીન વેલ્યુ મીન વેલ્યુ થીયોરમ મળશે અને આ લેંગ્રેજ મીન વેલ્યુ થીયોરમમાં જો આપણે f મૂકીશુંજે રોલ્સના થીયોરમ માટે વધારાની શરત હતી તો f f અહીં 0 થઈ જશે અને પછી આપણને f 0 મળશે તેથી આ જનરલાઇઝ મીન વેલ્યુ થીયોરમ છે જો આપણે ખાસ કિસ્સા તરીકે ફંકશન g x લઈશું તો આપણે લેગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ મેળવીશું અને જો આપણે બીજી શરત ઉમેરીશું કે f f તો આપણે રોલ્સ મીન વેલ્યુ Rolle's Mean Value થીયોરમ મેળવીશું જે f 0 છે હવે આપણે થોડાક ઉદાહરણો જોઈશું પહેલા મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરીને આપણે બતાવીશું કે આ અસમાનતા cos ex cos ey એ x y કરતાં સમાન અથવા ઓછું છે xy≤0 માટે તેથી પ્રથમ આપણે નોંધ્યું છે કે જ્યારે બંને x અને y સમાન છે પછી કુદરતી રીતે cos ex cos e એ 0 છે અને તે 0 બરાબર છે તેથી પછી સમાનતામાં કુદરતી રીતે સંતોષ થાય છે જ્યારે x અને y બંને સમાન હોય છે તેથી જ્યારે x અને y એકસરખા ન હોય ત્યારે આપણે આ કેસ પર વિચાર કરીશું અને હવે આપણે f ને બીજું ફંક્શન માનીએ છીએ cos e t કારણ કે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અમે cos e x cos e y ને કાઉચી મીન વેલ્યુ થીયોરમ દ્વારા સિદ્ધ કરવા માગીએ છીએ તેથી જો તમે આ ફંક્શન ftcos e t ને ક્લોઝ ઈંટરવલ xy માં લ્યો છો અને સ્વાભાવિક રીતે આપણે માની લીધું છે કે x ≠ y અને હવે આપણે મીન વેલ્યુ થીયોરમ લાગુ કરીએ છીએ તો અમને શું પરિણામ મળશે cos ex cos ey x y એ ઓપન ઈંટરવલ xy માં કોઈ પોઈંટ ને બરાબર છે અને આ ભાગની વેલ્યુ f ની બરાબર હશે તેથી આ લેગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ છે હવે આપણે આ ડેરિવેટિવ નો અંદાજ લગાવીશું કારણ કે આપણે જે ડેરિવેટિવ f ની ગણતરી કરી શકીએ છીએ તે cos et છે તેથી બંને બાજુની એબસોલ્યુટ વેલ્યુ લેતા આ cos e x cos e y મળે છે અને આ એબસોલ્યુટ વેલ્યુ જમણી બાજુ લેશે તેથી x y એબસોલ્યુટ વેલ્યુ છે અને આ f ની એબસોલ્યુટ વેલ્યુ છે તેથી f કશું જ નથી પરંતુ એ n sin et et તેથી એબસોલ્યુટ વેલ્યુ ને કારણે આપણે આ sin ને ધ્યાનમાં લીધું નથી તેથી અમારી પાસે ecsin ec છે કારણ કે પોઈંટ c પર ડેરિવેટિવ્ઝ નું મૂલ્યાંકન કરવું જોઈએ બરાબર હવે આપણે અહીં આ એક્સ્પ્રેશન ની મહત્તમ વેલ્યુ લઈશું તેથી c ની વેલ્યુ x to y થી બદલાય છે તેથી આપણે આ x થી y માથી c લીધો છે અને આપણે આની મહત્તમ કિંમત લઈશું અને c એ આ ઓપન ઈંટરવલ x y ને અનુસરે છે તેથી તે મૂળભૂત રીતે નકારાત્મક સંખ્યા છે c 0 કારણ કે x અને y બંને શૂન્ય અથવા તેના કરતાં ઓછા છે અને તેથી c ઓપન ઈંટરવલ માં સખત રીતે શુન્ય કરતાં ઓછું છે તેથી sin હંમેશાં 1 દ્વારા મળશે તેથી આપણી પાસે sin ફંકશન એક અથવા તેનાથી ઓછા પ્રમાણમાં છે અને આ નકારાત્મક દલીલ c માટે ec એક્ષ્પોનેન્સિયલ ફંક્શન હંમેશાં 1 કરતા ઓછું રહેશે કારણ કે e0 એ 1 છે અને બધી નકારાત્મક મૂલ્યો માટે તે વેલ્યુ 1 કરતા ઓછું લે છે એને સકારાત્મક મૂલ્યો તે 1 કરતા વધુ લેશે તેથી આ સખત રીતે 1 કરતા ઓછું છે આ 1 થી ઓછું છે તેથી અહીં આ એક્સ્પ્રેશન અથવા આ ડેરિવેટિવ નું મહત્તમ વેલ્યુ જે સખત 1 દ્વારા બંધાયેલ છે તેથી અમને અહી આ cos ex cos ey અસમાનતા મળી છે જે x y ના એબસોલ્યુટ વેલ્યૂ કરતા ઓછી છે જે આપણે આ પરિણામમાં સાબિત કરવા માગીએ છીએ બીજું ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈશું કે આ f એ ડિફ્રેનસીએબલ ફંક્શન છે ક્લોઝ ઈંટરવલ 2 થી 2 માં અને જેમ કે આપેલ વેલ્યુ 2 જે 1 ની બરાબર છે f એ 2 એ 5 તરીકે આપવામાં આવે છે અને અહીં બીજી માહિતી છે કે f f એ 1 થી બંધાયેલું છે x ની બધીજ કિમંતો માટે આ ઈંટરવલ 2 થી 2 માં અને મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરીને આપણે 0 પર ફંક્શનની વેલ્યુ શોધીશું તેથી જો આપણે આ સમસ્યા પર એક નજર નાખીએ અને આપણે f ની કિંમત શોધવા માંગીએ તો આપણે ઈંટરવલ 2 થી 0 અને 2 થી 0 માં મીન વેલ્યુ થીયોરમ અથવા લગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ લાગુ કરવાની જરૂર છે અને પછી આપણે આ f પર થોડો અંદાજ મેળવીશું તેથી જો આપણે લગ્રેંજ મીન વેલ્યુ થીયોરમ 2 થી 0 ઈંટરવલ પર લાગુ કરીએ છીએ તો આપણને જે મળે છે તે f0 f0 ઓપન ઈંટરવલ 2 to 0 માં કેટલાક c1 અસ્તિત્વમાં હશે તેના બરાબર છે જેથી આ વેલ્યુ તે પોઈંટ c1 પરના ડેરિવેટિવની સમાન હશે હવે આ ડેરિવેટિવ અહીં f પ્રાઇમ c1 છે જે 1 થી બંધાયેલું છે તેથી આપણે આ f નો અંદાજ જાણીએ છીએ આ હંમેશા 1 અને 1 ની વચ્ચે હોય છે તો અહીં આ એક્સ્પ્રેશન શું છે f 1 છે તેથી f 0 12 f 1 ભાગ્યા 2 એ 1 અને 1 ની વચ્ચે રહેશે અને કારણકે આ ડેરિવેટિવ ની બરાબર છે અને ડેરિવેટિવ એક અથવા એક કરતા ઓછા વેલ્યુ થી બંધાયેલું છે તેથી આ એક્સ્પ્રેશન અહીં 1 અને 1 ની વચ્ચે છે હવે જો આપણે આ 2 ને બંને બાજુએ ગુણાકાર કરીએ અથવા આપણે અહીં આ 2 ને અસમાનતા સાથે ગુણાકાર કરી શકીએ તો આપણને 2≤f0 1≤2 મળશે અને પછી આપણે આ 1 ને અસમાનતામાં ઉમેરી શકીશું તેથી આપણણે અહીં 3 મળશે જે f જેટલું અથવા તેના કરતાં ઓછું છે અહીં માઇનસ 2 ત્યાં પ્લસ 1 તેથી બાદબાકી 1 અને પછી અહીં 2 અને પછી પ્લસ 1 આપણને 3 મળશે તેથી આ અસમાનતા માંથી આપણે તે 1≤f 0≤3 મેળવીશું ફરીથી જો તમે 0 થી 2 ઈંટરવલ માં લેંગરેંજ મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરો છો ઈંટરવલ 0 થી 2 માં આપણે મેળવીશું f2 f2 0 જે કેટલાક પોઈંટ c2 પર પ્રથમ ડેરિવેટિવ બરાબર છે તેથી ફરીથી અહીં f જાણીતું છે એ f 5 છે તેથી 5 f2 તેથી આપણી પાસે અહીં શું છે અમારી પાસે f છે f ને 5 દ્વારા બતાવેલ છે અને f0 ને આનાથી બાદ કરી 2 દ્વારા વિભાજિત થાય છે અને આ વેલ્યુ ફરીથી 1 અને 1 દ્વારા બંધાયેલ છે તેથી આપણને આ અહીં મળ્યું 2≤5 f0≤2 તેથી આ સૂચવે છે કે આ 7≤ f0≤ 3 તેથી જો તમે અહીં 1 દ્વારા ગુણાકાર કરો છો તો અસમાનતા બદલાશે તેથી 7≥f0≥3 તેથી આ અસમાનતા હવે આપણે f0≥3 અને ≤7 મેળવીશું જે કહે છે કે f03 પરંતુ ≤7 અગાઉની અસમાનતા કહે છે કે f03 તેથી અહીં આ બંને અસમાનતાઓ દ્વારા f ≤ 3 અને f ≥3 આપણે શું નિષ્કર્ષ કાઢીશું કે f 3 હોવું જોઈએ તેથી f 3 હોવું જોઈએ તેથી અમને મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરીને 0 પર ફંકશન ની વેલ્યુ મળી તે ડેરિવેટિવ્ઝ અને અંતિમ પોઈંટ ના વેલ્યુ આપવામાં આવ્યા હતું અહીં છેલ્લું ઉદાહરણ છે ફંક્શન f જે હવેથી ડેરિવેટિવ છે તેને સંતોષે છે 15 x2 અને 2 હવે આપણે f ની સીમાઓનો અંદાજ લગાવવા માટે લેંગ્રેજે મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરવા માંગીએ છીએ તેથી આ કિસ્સામાં f ની ચોક્કસ વેલ્યુ શક્ય નથી તેથી અમે f માટે લોવર અને અપર બાઉન્ડ નો અંદાજ લગાવીશું તેથી ફરી જો આપણે ઈંટરવલ 0 થી 1 માં લેંગ્રેજે મીન વેલ્યુ થીયોરમનો ઉપયોગ કરીએ કારણ કે તમે 1 નું અનુમાન લગાવવા માંગો છો તેથી 0 થી 1 માં પછી આપણને f f ને 1 દ્વારા વિભાજિત કરીશું અને ત્યાં કેટલાક મુદ્દા હશે જેની વેલ્યુ તે સમયેના ડેરિવેટિવની સમાન હશે તેથી આ અસમાનતા 1 માંથી f1 f2fc હવે ડેરિવેટિવ શું છે ડેરિવેટિવ છે 15 x2 તેથી fc15 c2 હવે નોંધ લેશો કે c અહીં 0 અને 1 ની વચ્ચે છે તેથી આનું લોવર બાઉન્ડ 15 c2 પ્રાપ્ત થશે જ્યારે આ c 0 સુધી પહોંચશે ત્યારે આનો અર્થ એ કે ત્યારે આ વેલ્યુ હંમેશા 15 કરતા વધારે હોય છે અને જ્યારે c આપેલ ઈંટરવલ માં આ મહતમ વેલ્યુ પર 1 તરીકે પહોચશે તે કિસ્સામાં આ 4 થઈ જશે અને 1 ભાગ્યા 5 c2 ની મહતમ વેલ્યુ ¼ થઈ જશે તેથી હવે આપણે જાણીએ છીએ કે ડેરિવેટિવ 15 અને 14 ની વચ્ચે આવેલું છે તો અહીં ડેરિવેટિવ f શું છે F 2 તેથી આની સાથે અમને અસમાનતા મળી છે જે f1 2 એ 15 અને 14 ની વચ્ચે છે અને આ સૂચવે છે તેથી આપણે બીજી બાજુ લઈ શકીએ છીએ અને તે પણ અહીં જમણી બાજુ ઉમેરવું પડશે તો આ આપણને 11 5 f મળશે અને પછી જો આપણે 2 ઉમેરીએ તો આ 94 થશે તેથી અમને f પર અંદાજ મળ્યો જે 115 અને 94 ની વચ્ચે આવેલું છે તેથી આ અહીં આપેલ સંદર્ભો છે જે આપણે ઉપયોગ માં લીધા છે The Piskunov Differential and Integral Calculus and Kreyszig Advanced Engineering Mathematics તેથી આજના વ્યાખ્યાનનો નિષ્કર્ષ જે આપણે સામાન્ય રીતે મીન વેલ્યુ થીયોરમને શીખ્યા છે અને વિશેષ કિસ્સામાં જ્યારે આપણે આ g ને બીજા ફંક્શનમાં બદલીએ બીજું ફંક્શન x તરીકે છે ત્યારે આપણે લેંગ્રેજે મીન વેલ્યુ થીયોરમ મેળવીશું અને જો આપણે બીજી કલ્પના લઈશું કે f a એ f ની બરાબર છે તો પછી આ રોલ્સRolle's થીયોરમ હશે જે કહે છે કે fc0 બરાબર આજના વ્યાખ્યાન માટે આભાર